જ્યારે આપણે આ ડેટા ટ્રાન્સફર વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે તેને બે શ્રેણીઓમાં વર્ગીકૃત કરી શકાય છે જેમાં એક શ્રેણી સિંક્રનસ ડેટા ટ્રાન્સફર છે જ્યારે બે ઉપકરણો વચ્ચે ટ્રાન્સમિશન થાય ત્યારે તેઓ સામાન્ય કલોક ના સંદર્ભમાં હોય છે અને જો આપણી પાસે ટ્રાન્સમીટર અને રીસીવર માટે સામાન્ય કલોક હોય તો આ ડેટા ટ્રાન્સફર થાય છે અને તે સામાન્ય કલોક ના સિગ્નલ દ્વારા ચલાવવામાં આવે છે તો આ પ્રકારના ટ્રાન્સફર ને સિંક્રનસ ડેટા ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે છે તેથી તેમાં સંદેશાવ્યવહાર થાય તે પહેલાં સિંક્રનાઇઝિંગ સિગ્નલ નો ક્રમ મોકલી શકાય છે તેથી જેમ કે જો હું સરળ કરવા માંગુ તો મારે હવે તે જ ડેટા જોઈએ છે તેથી તે રીતે આ કલોક સિંક્રનાઇઝેશન સિગ્નલ તરીકે કામ કરી રહી છે તેથી તે રીતે અથવા એવું બની શકે છે કે ત્યાં એવા કેટલાક સંકેતો હોય છે જે ટ્રાન્સમીટર થી રીસીવર ને મોકલવામાં આવે છે જે કહે છે કે તે કમ્યુનિકેશન અને ડેટા શરૂ કરશે અને જો બીટ rate અને તે બધું પ્રાપ્ત કરી શકાય તો આ સામાન્ય રીતે હાઇ સ્પીડ ડેટા ટ્રાન્સમિશન હોય છે તેથી આપણને રેન્જ નું કોઈ ટ્રાન્સમિશન મળ્યું નથી જે 2 કિલો બિટ્સ પ્રતિ સેકન્ડની રેન્જ છે અને તેના જેવી વસ્તુઓ સંદેશ આધારિત કમ્યુનિકેશન છે તેથી લાંબા સંદેશ ની શરૂઆતમાં સિંક્રનાઇઝેશન થાય છે તેથી જો તમે સિંક્રનાઇઝેશન ની શરૂઆતમાં લાંબો સંદેશ મોકલી રહ્યા હોવ તો બિટ્સ મોકલવામાં આવે છે જેથી ટ્રાન્સમીટર અને રીસીવર સિંક્રનાઇઝ થાય છે અને પછી ડેટા ટ્રાન્સફર શરૂ થાય છે તેથી આ રીતે આપણે આ સિંક્રનસ ડેટા ટ્રાન્સફર કરી શકીએ છીએ બીજી બાજુ આપણી પાસે એસિન્ક્રોનસ ડેટા ટ્રાન્સફર હોઈ શકે છે જ્યાં ટ્રાન્સમિશન કોઈપણ સમયે થઈ શકે છે તેથી તે કેરેક્ટર આધારિત ટ્રાન્સમિશન હોય છે અને ત્યાં દરેક કેરેક્ટર ને અલગથી મોકલવામાં આવશે અને તે 20 Kbps કરતા ઓછી સ્પીડનું ટ્રાન્સમિશન હોય છે જો કે ત્યાં એ ફાયદો હોય છે કે આપણને ટ્રાન્સમીટર અને રીસીવર વચ્ચે કોઈ સિંક્રનાઇઝેશન સિક્વન્સ ની જરૂર નથી હોતી જેથી કરીને તમે કહી શકો છો કે તે રીતે ત્યાં કમ્યુનિકેશન ઓવરહેડ ઓછો હોય છે તેથી સામાન્ય રીતે જે સ્ટાન્ડર્ડ ત્યાં અનુસરવામાં આવે છે તે આના જેવું હોય છે કે જ્યારે ઉપકરણો વચ્ચે કોઈ ટ્રાન્સમિશન થતું ન હોય ત્યારે લાઇન સામાન્ય રીતે લોજીક 1 પર હોય છે તેથી લાઈન લોજીક હાઈ પર હોય છે તેથી આને માર્ક કહેવાય છે અને લોજીક 0 ને સ્પેસ કહેવાય છે તેથી જ્યારે તમે બીટ ટ્રાન્સમિટ કરો છો ત્યારે આ બીટ લોજીક ઉચ્ચ અથવા લોજીક નીચું હોઈ શકે છે તેથી આપણી પાસે આ બે ઉપકરણો હોઈ શકે છે તો આ બીટ જે પ્રસારિત થઈ રહ્યું છે તે 1 હોઈ શકે છે અથવા તે 0 હોઈ શકે છે તેથી ટ્રાન્સમિશન પરિભાષામાં આ 1 ને માર્ક કહેવાશે અને આ માર્ક માટેનો ટેકનિકલ શબ્દ છે અને 0 માટે અમુક પ્રકારની સ્પેસ કહેવાય છે તો આ બહુ જૂનું નામકરણ છે પણ સાહિત્યમાં તેનું અનુસરણ થાય છે તેથી આપણને આ માર્ક અને સ્પેસ મળ્યા છે અને ટ્રાન્સમિશન સ્ટાર્ટ બીટ થી શરૂ થાય છે જે નીચું છે તેથી તમે આ રેખાકૃતિ પરથી સમજી શકો છો કે આપણને આ વસ્તુ મળી છે અને શરૂઆતમાં તે ઉંચુ છે અને આ નીચું છે તેનો અર્થ એ કે આ શરૂઆતનું બીટ છે બરાબર અને પછી 7 અથવા 8 બિટ્સ ટ્રાન્સમિટ થાય છે અને તે એ અક્ષર ને રજૂ કરે છે કે જેને આપણે ટ્રાન્સમિટ કરવા માંગીએ છીએ તો આ D0 થી D2 બીટ્સ છે જે પ્રસારિત થાય છે તો સામાન્ય રીતે આપણે તેને ASCII કોડ માં ટ્રાન્સમિટ કરીએ છીએ ASCII એ 7 બીટ કોડ છે અથવા જો તમે વિસ્તૃત ASCII પર જાઓ તો તે 8 બીટ કોડ હોય છે અથવા તો ત્યાં EBCDIC કોડિંગ હોય છે જેમાં 8 બીટ કોડ હોય છે તે રીતે કોડિંગ ગમે તે હોય પરંતુ ત્યાં 8 બિટ્સ ટ્રાન્સમિટ થશે અને ટ્રાન્સમિશન 2 સ્ટોપ બિટ્સ દ્વારા સમાપ્ત થાય છે તેથી આ 2 સ્ટોપ બિટ્સ છે જે 2 ક્રમિક ક્લોક સાયકલ માટે ઊંચા છે અને પછી 2 ક્રમિક ક્લોક બિટ સમયને ટ્રાન્સમિશન ના અંત તરીકે લેવામાં આવશે તેથી ફરીથી જો તમે આગલા કેરેક્ટર ને ફરીથી અહીં ટ્રાન્સમિટ કરવા જઈ રહ્યા હોવ તો સ્ટાર્ટ બીટ મોકલો અને આગળનો અક્ષર મોકલો તેથી આ રીતે આ અસુમેળ ડેટા ટ્રાન્સમિશન થશે હવે આ ટ્રાન્સમિશન માં એપિસોડ ની વચ્ચે આપણી પાસે સિમ્પ્લેક્સ ડુપ્લેક્સ અને હાફ ડુપ્લેક્સ આ પ્રકારનું વર્ગીકરણ હોઈ શકે છે તો સિમ્પ્લેક્સ એ વન વે ટ્રાન્સમિશન છે અને ત્યાં બે ઉપકરણો હોય છે અને તેમાંથી એક માસ્ટર હોય છે બીજું એક ઉપકરણ સ્લેવ હોય છે અને ત્યાં ડેટા ટ્રાન્સફર હંમેશા માસ્ટર થી સ્લેવ માં થાય છે અથવા તે હંમેશા સ્લેવ થી માસ્ટર સુધી માત્ર એક જ દિશામાં ટ્રાન્સફર હોય છે અને તે બંને દિશામાં ન હોઈ શકે હાફ ડુપ્લેક્સ નો અર્થ એ કે ટ્રાન્સમિશન બંને દિશામાં થઈ શકે છે પરંતુ કોઈ ચોક્કસ સમયે તે માત્ર એક જ દિશામાં થતું હોય છે તેથી તે હાફ ડુપ્લેક્સ પ્રકારનો સંદેશાવ્યવહાર છે અને પછી આપણી પાસે ફૂલ ડુપ્લેક્સ સંદેશાવ્યવહાર પણ છે જ્યાં ડેટા એક જ સમયે બંને રીતે ટ્રાન્સફર થઈ શકે છે તો આપણી પાસે આ હોઈ શકે છે હવે આ સિમ્પ્લેક્સ ટ્રાન્સમિશન નો અર્થ એ છે કે તેની દિશા નિશ્ચિત હોય છે તેથી જો આ ટ્રાન્સમીટર હોય અને આ રીસીવર હોય તો ડાયરેક્શનલ ટ્રાન્સમિશન હંમેશા ટ્રાન્સમીટર થી રીસીવર સુધી થતું હોય છે સિમ્પ્લેક્સ માટે ઉપકરણો વચ્ચે કનેક્ટ થવા માટે માત્ર એક વાયર ની જરૂર હોય છે તેનું નમૂનારૂપ ઉદાહરણ કમ્પ્યુટર થી પ્રિન્ટર સુધીનો સંદેશાવ્યવહાર હોઈ શકે છે અલબત્ત ત્યાં કેટલીક સ્થિતિઓ તપાસવી પડે તેથી તે આંકડાઓને અવગણીને વાસ્તવિક ડેટા ટ્રાન્સફર ફક્ત કમ્પ્યુટર થી પ્રિન્ટર પર થાય છે તે રીતે તે એક સિમ્પ્લેક્સ પ્રકારનું જોડાણ હોય છે અને પછી હાફ ડુપ્લેક્સ કનેક્શન છે તેમાં આ ડેટા ટ્રાન્સફર બંને દિશામાં હોઈ શકે છે અમુક સમયે તે ઉપકરણ 1 થી ઉપકરણ 2 સુધી થાય છે અને ક્યારેક તે ઉપકરણ 2 થી ઉપકરણ 1 સુધી થાય છે તેનું નમૂનારૂપ ઉદાહરણ એ ટેલિફોન લાઇન છે કે જ્યાં બે લોકો વાત કરી રહ્યા હોય ત્યારે સમયના એક બિંદુએ સંદેશાવ્યહારની લાઈન માત્ર એક જ દિશામાં ચાલુ હોય છે અને તે સતત રીતે સ્વિચ કરે છે તેથી તે અમુક સમયે તે વ્યક્તિ 1 થી વ્યક્તિ 2 તરફ કાર્ય કરતી હોય છે અને ફરીથી પછીના સ્લોટ માં તે વ્યક્તિ 2 થી વ્યક્તિ 1 તરફ કાર્ય કરતી હોય છે તો આ કિસ્સામાં પણ એક વાયર પર્યાપ્ત હોય છે અને શ્રેષ્ઠ જોડાણ એ ફૂલ ડુપ્લેક્સ જોડાણ છે તેથી તમને બે વાયર ની જરૂર પડશે હવે આપણી પાસે ટ્રાન્સમિટિંગ અને ટ્રાન્સમિશન અને રિસિવિંગ છે જ્યાં તેઓ અલગ હોય છે તો આપણી પાસે ટ્રાન્સમીટર અને રીસીવર હોઈ શકે છે હવે આ ઉપકરણ 1 છે આ ઉપકરણ 2 છે તો આ ટ્રાન્સમિટ થતો ડેટા છે જે TX D તરીકે ઓળખાય છે અને આ રિસીવ થતો ડેટા છે તેવી જ રીતે આ બાજુએ આપણને ટ્રાન્સમિટ થતો ડેટા મળ્યો છે અને આપણને અહીં ટ્રાન્સમિટ થતો ડેટા મળ્યો છે અને અહીં રિસીવ થતો ડેટા મળ્યો છે તો આ રીતે આપણી પાસે ટ્રાન્સમિશન અને રીસીવિંગ એકસાથે હોઈ શકે છે તો આ કિસ્સામાં બે વાયર જરૂરી હોય છે જેમાં એક ટ્રાન્સમિશન માટે હોય છે અને એક રીસીવિંગ માટે હોય છે તો આ રીતે તે બે કમ્પ્યુટર્સ વચ્ચેના સંદેશાવ્યવહાર જેવું છે તો આપણને આ ફૂલ ડુપ્લેક્સ સંદેશાવ્યવહાર મળ્યો છે હવે આગળની મહત્વની બાબત એ ટ્રાન્સમિશન નો દર છે તો સમાંતર ટ્રાન્સમિશન માં તમામ 8 બિટ્સ એકસાથે મોકલવામાં આવે છે તેથી જો તમે એક સમયે એક અક્ષર મોકલી રહ્યાં હોવ તો સમાંતર સંદેશાવ્યવહાર માટે પણ તમામ 8 બિટ્સ એકસાથે જશે પરંતુ સીરીયલ ટ્રાન્સમિશન માટે એક સમયે એક બિટ્સ જ મોકલવામાં આવશે તેથી 1 1 બીટ એક સમયે જશે અને તેથી તે વધુ સમય લેશે તેથી આપણે સહન કરવું પડશે કારણ કે તેમાં બિટ્સ સીરીયલ રીતે જશે અને ત્યાંથી તે ટ્રાન્સમિશન અને રીસીવિંગ ડિવાઇસીસ પર જશે તેથી તેઓ એક જ કલોક પર કામ કરી શકતા નથી તેથી ત્યાં આપણી પાસે એક કરાર હોવો જોઈએ જેમ કે એક બીટ નો સમય કેટલો લાંબો છે તેથી જેમ તમે આ રેખાકૃતિમાં જુઓ છો કે મેં કહ્યું છે કે આ D 0 છે આ D 1 છે તેથી દેખીતી રીતે એવું લાગે છે કે કહો કે આ D0 D1 ને સીમાંકન બિંદુ કહેવામાં આવે છે અને જયારે D0 સમાપ્ત થાય છે ત્યારે D1 શરૂ થાય છે તેથી આ બીટ D0 ની અવધિ શું હોય છે તે અંગેનો કરાર હોવો જોઈએ તો પૃથક બીટ અવધિ શું છે તેટલા સમય માટે આ ટ્રાન્સમિટરે D0 નું મૂલ્ય સક્રિય કરવું જોઈએ અને રીસીવરે તે સમયની અંદર D0 ની કિંમતની અપેક્ષા રાખવી જોઈએ જેથી તે કરાર ત્યાં હોવો જોઈએ તો દરેક બીટ લાઇન પર કેટલો સમય રહે છે તેના પર એક કરાર હોવો જરૂરી છે તેથી ટ્રાન્સમિશન નો દર બિટ્સ પ્રતિ સેકન્ડ અથવા બાઉડ પર માપવામાં આવે છે તેથી તમે પ્રતિ સેકન્ડ માં કેટલા બિટ્સ ટ્રાન્સમિટ કરી રહ્યાં છો જો એકવાર આ બીટ rate નિશ્ચિત થઈ જાય પછી બીટ rate ટ્રાન્સમીટર અને રીસીવર પર સંમત થાય છે અને તે બીટ સમય શું છે તે શોધી શકે છે તેથી તે બીટ સમય માટે પૃથક બિટ્સ મોકલવામાં આવશે તો આપણને અહીં ચોક્કસ bound rate મળ્યો છે તે દરેક બીટ કેટલો સમય ચાલવો જોઈએ તેથી તમે બાઉડ ને બિટ્સ પ્રતિ સેકન્ડ ની જેમ શોધી શકો છો તો પ્રતિ સેકન્ડ ભાંગ્યા બિટ્સ કરવાથી 1 બાઉડ મળે છે તેથી 1200 બીટ પર એક બાઉડ એટલે 11200 0 83 મિલિસેકન્ડ ચાલશે હવે આ શબ્દ બાઉડ અહીં થોડું ખોટું નામ છે કારણ કે કોમ્યુનિકેશન ટેક્નોલોજી માં આ બાઉડ એ પ્રતિ સેકન્ડના પ્રતીકો છે પરંતુ અહીં આપણે દરેક બીટ ને પ્રતીક તરીકે લઈ રહ્યા છીએ તેથી આપણે તેમને ફક્ત પ્રતિ સેકન્ડના બિટ્સ તરીકે એ ધ્યાનમાં રાખીને લઈશું કે baud એ ખરેખર પ્રતિ સેકન્ડ પ્રતીકો છે તેથી આ 1200 બાઉડ દર માં આપણે કહી શકીએ કે ત્યાં પૃથક બિટ્સ જીવંત રહેશે અથવા ત્યાં 11200 એટલે 0 83 મિલિસેકન્ડ રહેશે તો આ બીટ સમય નિશ્ચિત છે અને પછી કેરેક્ટર શેપ ટ્રાન્સમિટ કરવા માટે આપણે આ કેરેક્ટરને 56 6 કિલો ના બાઉડ દર પર સીરીયલ કોમ્યુનિકેશન લાઇન પર મોકલવા માંગીએ છીએ હવે સૌપ્રથમ આપણે ASCII ની ASCII 41 ને શોધીએ છીએ જે 65 ડેસીમલ છે તો આ તેને અનુરૂપ 8 બીટ પેટર્ન છે હવે આપણે એક સ્ટાર્ટ બીટ અને બે સ્ટોપ બિટ્સ ઉમેરવા પડશે તેથી પહેલા આ સ્ટાર્ટ બીટ જશે અને પછી આ બીટ પેટર્ન જશે અને પછી બે સ્ટોપ બિટ્સ જશે એટલે કુલ 8 વત્તા 9 એટલે કે 8 વત્તા 1 એટલે 9 વત્તા 2 એટલે 11 બિટ્સ ને ટ્રાન્સમિટ કરવાના છે હવે 56 6 કિલો baud rate પર દરેક બીટ નો સમય 17 66 માઇક્રોસેકન્ડ છે અને તેથી આપણે એક કેરેક્ટર સીરીયલ પર મોકલ્યા પછી 17 66 માઇક્રોસેકન્ડ માટે વિલંબ લૂપ સેટ કરવો પડશે તો આપણે આટલા સમયની રાહ જોવી પડશે અને તે પછી જ આપણે આગળના બીટ ને બદલવો જોઈએ તો આપણે આ રીતે 17 66 માઈક્રોસેકન્ડ પર એક લૂપ ને સેટ કરવો પડશે અને પછી આ અને કહો કે લૂપ ના સમયગાળા માટે ટ્રાન્સમિશન લાઇન ને બે અલગ અલગ બિટ્સ મળશે જેથી તે રીતે આપણે સીરીયલ ટ્રાન્સમિશન કરવું પડશે સીરીયલ ટ્રાન્સમિશન સાથેનો બીજો મહત્વનો મુદ્દો એ ભૂલ ચકાસણી નો છે તેથી ટ્રાન્સમિશન થતી વખતે ત્યાં વિવિધ પ્રકારની ભૂલો આવી શકે છે તેથી ત્યાં કેટલાક બીટ્સ સંશોધિત થઈ શકે છે અને કેટલાક સંદેશા બિલકુલ પ્રાપ્ત થઈ શકશે નહીં તો આ રીતે આપણે જે ટ્રાન્સમિશન નીતિને અનુસરીએ છીએ તેના આધારે ત્યાં વિવિધ પ્રકારની ભૂલો હોય છે તો આ ટ્રાન્સમિશન માં કોઈ ભૂલ હતી કે નહીં તે તપાસવા માટે આપણે કેટલીક વધારાની માહિતી મોકલવી પડશે તે કરવા માટે બે ખૂબ જ લોકપ્રિય તકનીકો ત્યાં છે જેમાં એક તકનીક ને પેરિટી ચેકિંગ કહેવાય છે અને બીજી તકનીક ને ચેકસમ કહેવાય છે તો પેરિટી ચેકીંગ વાસ્તવમાં એ ચકાસે છે કે બીટ સ્ટ્રીમ માં 1 ની કુલ સંખ્યા જે પ્રસારિત કરવામાં આવી છે તે એકી છે કે બેકી છે તો બે સિસ્ટમો કે જે બે ઉપકરણો વચ્ચે સંદેશાવ્યવહાર શરૂ કરતા પહેલા તેઓ એક નીતિ પર સંમત થઈ શકે છે અને તેઓ એવું કહી શકે છે કે આપણે ઓડ પેરીટી સ્વીકારીશું એટલે કે 1 ની સંખ્યા હંમેશા ઓડ હોવી જોઈએ અથવા તેઓ ઇવન પેરીટી પર સંમત થઈ શકે છે અને એવું કહે છે કે સંખ્યા 1 નું પ્રસારણ હંમેશા ઇવન હોવું જોઈએ તેથી જો ત્યાં આ બીટ સ્ટ્રીમ હોય કે જે પ્રસારિત થાય તો આપણે કહી શકીએ કે જો આ બીટ સ્ટ્રીમ ટ્રાન્સમિટ થવાની હોય તો આ બીટ સ્ટ્રીમ માં 1 ની બેકી સંખ્યા છે તેથી બીટ સ્ટ્રીમ 1 1 0 1 1 0 0 0 હોઈ શકે છે અને આ રીતે 8 બિટ્સ ટ્રાન્સમિટ થઈ શકે છે તેથી આપણી પાસે તેના અંતમાં પેરીટી હોય છે તો આ બીટ ને પેરીટી બીટ કહેવાય છે અને જો આપણે કહીએ કે આપણે ઓડ પેરીટી ને અનુસરીશું તો આ બીટ 1 પર સેટ થશે અને જો આપણે કહીએ કે આપણે ઇવન પેરીટી ને અનુસરીશું તો આ બીટ 0 પર સેટ થશે તેથી રિસીવિંગ એન્ડ પર જો આમાંના કોઈપણ બિટ્સ કરપ્ટ થાય તો કહો કે આ બીટ 0 થી 1 બદલાઈ ગયું છે તેથી જ્યારે તમે રીસીવિંગ એન્ડ પર પેરીટી ની ગણતરી કરો તો તે મેળ નહીં ખાય તેથી આપણે એ ચકાસી શકીએ છીએ કે ત્યાં જે બીટ સ્ટ્રીમ ટ્રાન્સમિટ કરવામાં આવી છે તે બીટ માં કોઈક સમસ્યા છે તેથી જો કે આપણે એ નથી શોધી શકતા કે ત્યાં ચોક્કસ રીતે કંઈ વસ્તુ ખોટી બની છે પરંતુ આપણે એ જાણી શકીએ છીએ કે ત્યાં કંઈક ખોટું થયું છે અને આપણે વધી શકીએ છીએ અને આપણે બીટ સ્ટ્રીમ ના પુનઃપ્રસારણનો પ્રયાસ કરી શકીએ છીએ અને ત્યાં બીજી શક્યતા ચેકસમ નો ઉપયોગ કરવાની છે તો આ પેરિટી એ ખૂબ જ પ્રાથમિક પ્રકારની તપાસ છે અને ચેકસમ નો અર્થ એ થાય છે કે તે ટ્રાન્સમિટ થયેલા આ બીટ સ્ટ્રીમ અને પોલીનોમિયલ ના રીમાઇન્ડર પર આધારિત અમુક પોલીનોમિયલ ની ગણતરી કરે છે તેથી તેને બીટ સ્ટ્રીમ ના અંતે એક પેટર્ન તરીકે ઉમેરવામાં આવે છે અને રીસીવિંગ છેડે કે જે તેને ફરીથી તપાસે છે તેથી આ ચેકસમ સુવિધાનો ઉપયોગ કરીને બહુવિધ ભૂલો શોધી શકાય છે તેથી તેઓ ચકાસણી માટે હોય છે પરંતુ સુધારણા માટે નથી હોતું અને તે એવું સૂચવે છે કે ત્યાં કોઈક ભૂલ આવી છે પરંતુ તે એવું નથી કહેતા કે ભૂલ ક્યાં આવી છે જેને આ યોજનાઓ દ્વારા કહી શકાતું નથી હવે આગળ આપણે પેરિટી ચેકીંગ જોઈશું તેથી ઓડ કે ઇવન ડેટા માં 1 ની સંખ્યા ASCII એ 7 બીટ કોડ છે તેથી આપણને 1 બીટ વધારાનું મળ્યું છે તેથી પેરીટી નો બીટ D આમાં છે તેથી આપણી પાસે ત્યાં 7 બીટ ASCII કોડ છે તેથી આપણે પેરીટી માહિતી માટે બીજું બીટ ઉમેરી શકીએ છીએ તો હવે ઇવન પેરીટી માટે કુલ 8 બીટ બનાવવા માટે ટ્રાન્સમીટર ડેટા માં 1 ની સંખ્યા ગણશે અને જો તેમાં 1 ની સંખ્યા ઓડ હશે તો આ બીટ D એ 1 પર સેટ થશે અને 1 ની કુલ સંખ્યાને ઇવન બનાવશે અને હવે રીસીવર પ્રાપ્ત કરેલ સંદેશ પર પેરીટી ની ગણતરી કરશે અને તે ફરીથી D ની કિંમતની ગણતરી કરશે અને જો ગણતરી કરેલ મૂલ્ય પ્રાપ્ત કરેલ D મૂલ્ય સાથે મેળ ખાય તો તેનો અર્થ એ કે તે માની લેશે કે ત્યાં કોઈ ભૂલ નથી અલબત્ત તે ગેરેંટી નથી આપતું કારણ કે જો ત્યાં બહુવિધ બિટ્સ કરપટ થઈ ગયા હોય તો સમસ્યા હોઈ શકે છે પરંતુ સામાન્ય રીતે મોટાભાગના કિસ્સાઓમાં આ સાચું હોઈ શકે છે તેથી જ્યારે તમને ડેટા ટ્રાન્સમિશન ના મોટા બ્લોક્સ મળે છે ત્યારે ઉદાહરણ તરીકે જો તમે ડિસ્ક માંથી કોમ્પ્યુટર માં અથવા મેમરી માં ડેટા ટ્રાન્સમિટ કરી રહ્યાં હોવ અને જો તમે આ પેરિટી પર આધાર રાખતા હોવ તો પછી તમારે દરેક બીટ કે દરેક કેરેક્ટર ટ્રાન્સમિટ કર્યા પછી તમારે આ પેરીટી બીટ કરવું પડશે તેથી તે વધુ હોઈ શકે છે તે વધુ ઉચ્ચ હોઈ શકે છે તેથી તેના બદલે ડેટા ના એક બ્લોક ને ટ્રાન્સમિટ કર્યા પછી આપણે ચેક બિટ્સ ઉમેરીએ છીએ જે ચેકસમ છે તેથી ટ્રાન્સમીટર સંદેશમાં કેરી વગર જ તમામ બાઇટ્સ ઉમેરે છે અને પછી પરિણામના 2 ના પૂરકની ગણતરી કરે છે અને તે જ છેલ્લી બાઈટ ની જેમ ચેકસમ ની ગણતરી કરવાની આ એક સંભવિત રીત છે અન્ય કેટલાક પોલીનોમિયલ ના માધ્યમથી સમગ્ર સંદેશને a તરીકે રજૂ કરવામાં આવે છે અને પછી તે અમુક રીમાઇન્ડર ની ગણતરી કરે છે અને તે પોલીનોમિયલ ને કોઈ નિશ્ચિત પોલીનોમિયલ વડે વિભાજિત કરવામાં આવે છે અને તે રીમાઇન્ડર ચેકસમ તરીકે મૂકવામાં આવશે તેથી તે અન્ય નીતિ છે તો આ રીતે નીતિ ગમે તે હોય આખરે તે એક સિગ્નેચર સાથે આવે છે અને તેને આપણે સિગ્નેચર અથવા રીમાઇન્ડર માંથી જે કંઈપણ કહીએ તે સંદેશના અંતમાં મૂકવામાં આવશે અને રીસીવર તેને તપાસશે તેથી તે રીતે આ સિગ્નેચર ને રીસીવર એન્ડ પર તપાસવામાં આવશે તો જેમ કે અહીં આપેલ પોલિસી મુજબ તેમાં તમામ બાઇટ ઉમેરવામાં આવે છે અને પછી આપણે પરિણામ 2 ના પૂરકની ગણતરી કરીએ છીએ અને છેલ્લા બાઇટ ની જેમ જ ત્યારે શું થાય છે કે આપણે સમ લીધા પછી સમ ને નકારીએ છીએ અને તેને રીસીવર ને મોકલીએ છીએ પછી રીસીવર આ તમામ બાઈટ ને ઉમેર્યા પછી તે સમ સિગ્નલ નો પલ્સ મેળવશે કે જેની નિશાની પોઝિટિવ હશે અને જ્યારે છેલ્લી બાઈટ ઉમેરવામાં આવશે ત્યારે પરિણામ 0 થવું જોઈએ અને જો પરિણામ 0 નહીં બને તો તેનો અર્થ એ છે કે ત્યાં કેટલીક ભૂલ છે તો એટલા માટે જ તેને ચેકસમ કહેવામાં આવે છે તેથી તે ટ્રાન્સમિટ થયેલા બાઈટ ના અંતે ચેકસમ મૂલ્ય મૂકે છે સાલ 1960 થી ઘણા લાંબા સમયથી ઉપયોગમાં લેવાતો એક ખૂબ જ પ્રમાણભૂત કોમ્યુનિકેશન પ્રોટોકોલ એ RS 232 પ્રકારનો પ્રોટોકોલ છે અને તેના ઘણા પ્રકારો છે જેમાં આપણને તેના જેવા 422 489 મળ્યા છે તો આ કમ્પ્યુટર ને પ્રિન્ટર મોડેમ વગેરે સાથે કનેક્ટ કરવા માટેનું સંદેશાવ્યવહાર માનક છે અને તે 1950 માં વ્યાખ્યાયિત થયેલ છે તે વોલ્ટેજ સ્તર 15 વોલ્ટ અને 15 વોલ્ટ નો ઉપયોગ કરે છે અને તેમાં 15 વોલ્ટ ને લોજિક હાઇ તરીકે લેવામાં આવે છે અને 15 વોલ્ટ લોજિક લો તરીકે લેવામાં આવે છે તેથી તમે જોશો કે જ્યારે આપણે 8085 વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે તેમાં 15 અને 15 વોલ્ટેજ આઉટપુટ હોઈ શકતું નથી તેથી આને કેટલાક મૂલ્યો આપવા માટે આપણને કેટલાક અન્ય પાવર સપ્લાય ની જરૂર પડે છે તે એક અલગ મુદ્દો છે પરંતુ તે સ્ટાન્ડર્ડ તેને તે રીતે લે છે હકીકતમાં આ એક શ્રેણી છે તો આ 15 વાસ્તવમાં 4 થી 15 છે અને 15 એ 4 થી 15 છે તેથી આ ઝડપ 20 kilo bound rate થી ઓછી છે અને તે 15 મીટર અથવા 50 ફૂટ થી ઓછા અંતર માટે પણ પ્રતિબંધિત છે મૂળ સ્ટાન્ડર્ડ ઉપકરણોને કનેક્ટ કરવા માટે 25 વાયર નો ઉપયોગ કરે છે પરંતુ તેમાંથી ઘણા વાયર સંદેશાવ્યવહારમાં જોડાયેલા નથી હોતા કારણ કે 25 વાયર નું આ ઇન્ટરફેસ ખૂબ જ મજબૂત પ્રકારનું કનેક્શન છે અને ઘણી વખત આપણને આટલા મજબૂત જોડાણની જરૂર નથી હોતી તેથી જો બે ઉપકરણો કે બે કમ્પ્યુટર્સ એકબીજાની નજીક સ્થિત હોય તો પછી આપણને તેમની વચ્ચે મજબૂત જોડાણની જરૂર નથી હોતી ત્યાં માત્ર થોડા વાયર નું જોડાણ પૂરતું હોઈ શકે છે તેથી શ્રેષ્ઠ કિસ્સામાં તેને 3 વાયર સુધી નીચે લાવવામાં આવી શકે છે તો આ સીરીયલ ટ્રાન્સમિશન ની સોફ્ટવેર બાજુ વિશે શું તેના માટે સોફ્ટવેર આ રીતે કાર્ય કરી રહ્યું હોય છે કે જો ટ્રાન્સમિશન લાઇન મૂળભૂત રીતે લોજિક 1 પર હોય તો જેમ મેં કહ્યું છે કે લાઇન એ લોજિક હાઇ છે તો તેને એક સંપૂર્ણ બીટ લંબાઈ માટે સ્ટાર્ટ બીટ ટ્રાન્સમિટ કરવું પડશે તેથી બીટ ની લંબાઈ તે બીટ સમય નક્કી કરે છે તેથી તેમાંથી આપણે તે સમયે આપણે સ્ટાર્ટ બીટ મોકલી શકીએ છીએ અને પછી આપણે યોગ્ય વિલંબ સાથે બિટ્સ ના પ્રવાહ તરીકે કેરેક્ટર ને ટ્રાન્સમિટ કરી શકીએ છીએ તેથી દરેક બીટ ટ્રાન્સમિટ કર્યા પછી આપણે તેને આગલા બીટ માં બદલતા પહેલા બીટ સમયની રાહ જોવી પડશે અને તે પછી આપણે પેરિટી ની ગણતરી કરવી જોઈએ અને જો જરૂરી હોય તો તેને ટ્રાન્સમિટ કરવી જોઈએ અને યોગ્ય સંખ્યામાં સ્ટોપ બિટ્સ ટ્રાન્સમિટ કરવી જોઈએ તો ફરીથી કહીએ તો ત્યાં આ બધા પ્રોગ્રામેબલ છે જેમ કે ત્યાં કેટલા સ્ટોપ બિટ્સ છે ત્યાં baud rate શું છે તેથી આ બધા પ્રોગ્રામેબલ છે તેથી જો ઉપકરણ અને પ્રોસેસર બંને આ વસ્તુઓ પર સંમત થાય તો તેના આધારે તે ટ્રાન્સમિશન કરી શકે છે અને પછી ટ્રાન્સમિશન લાઇન લોજિક હાઇ પર પાછું આવશે તેથી જો તમે ટ્રાન્સમિશન કરવા માટે સોફ્ટવેર વિકસાવી રહ્યા હોવ તો ત્યાં આ પગલાંઓ અનુસરવાના હોય છે તેથી આ પ્રોટોકોલ છે આ એક યોજનાકીય આકૃતિ છે જે તમે અહીં જોઈ શકો છો કે 8085 ના કિસ્સામાં એક્યુમ્યુલેટર રજીસ્ટર માં આપણે D0 લાઇન પર તે મૂલ્ય મૂકી શકીએ છીએ કે જેને આપણે ટ્રાન્સમિટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી આ તે શરૂઆતની વાત છે જે આપણે માની લઈએ છીએ તેથી સ્ટાર્ટ બીટ 1 હોવો જોઈએ મને માફ કરશો સ્ટાર્ટ બીટ 0 હોવો જોઈએ તેથી આ એક્યુમ્યુલેટર ને 8 બીટ પેટર્ન મળી છે જેને આપણે ટ્રાન્સમિટ કરવા માંગીએ છીએ તો સ્ટાર્ટ બીટ મોકલ્યા પછી આપણે પ્રથમ બીટ મોકલીશું તેથી આ D0 ને લાઇન પર મુકવામાં આવે છે અને તે એ તરફ જાય છે તે પછી એક શિફ્ટ થાય છે તેથી આ શિફ્ટ આ 0 ને આમાં લઈ જશે અને આ 1 બહાર જશે તેથી આ 0 આગળ ટ્રાન્સમિટ થશે અને પછી આ રીતે આ તમામ બિટ્સ ટ્રાન્સમિટ થશે અને જ્યારે આ 1 આવશે ત્યારે તે આના જેવું આવશે પછી આ ફરીથી 7 બિટ્સ D0 થી D6 છે તેથી તે થઈ ગયું છે અને પછી ફરીથી બીજુ સ્ટાર્ટ બીટ મોકલવામાં આવશે અને આ સંદેશાવ્યવહાર થશે તેથી તે રીતે તે કાર્ય કરશે તેનો ફ્લો ચાર્ટ આવો છે તે A થી 0 નું D0 બીટ કાઉન્ટર સેટ કરે છે તેથી સ્ટાર્ટ બીટ ના ભાગ માટે પછી આપણે બીટ સમયની રાહ જોઈએ છીએ તો આ તે છે જે આપણને સ્ટાર્ટ બીટ ટ્રાન્સમિટ કરવામાં મદદ કરશે પછી આપણે કેરેક્ટર ને એક્યુમ્યુલેટર માં લઈ જઈશું અને પછી થોડી વાર રાહ જોઈને બીટ ની રાહ જોઈશું તો પછી આપણે અહીં લખ્યું છે કે આ હવે લૂપ માં છે તેથી અલબત્ત તમે એવું કહી શકો છો કે તમે અહીં બે બીટ ટાઈમ માટે રાહ જોઈ રહ્યા છો પરંતુ આ પણ નીચે લાવવામાં આવી શકે છે હવે તેને ડાબી બાજુ ફેરવો અને બીટ કાઉન્ટર ને ઘટાડો તો આપણે તેને ડાબે ફેરવીએ છીએ અને આ આગામી બીટ D0 પિન પર આવશે અને પછી તે બીટ ને ત્યાં ટ્રાન્સમિટ કરશે અને આ રીતે પછી તે આગળ જશે તો આ રીતે તે ચાલશે અને જ્યાં સુધી તમે છેલ્લા બિટ પર આવો ત્યાં સુધી તમામ બિટ્સ ટ્રાન્સમિટ થશે તેથી ત્યાં છેલ્લું બીટ પણ પ્રસારિત કરવામાં આવ્યું છે તેથી તમે પેરિટી બીટ ઉમેરો અને પેરીટી બીટ ટ્રાન્સમિટ થશે અને પછી આપણે કેરેક્ટર ના ટ્રાન્સમિશન ને સમાપ્ત કરવા માટે સ્ટોપ બિટ્સ મોકલીશું તેથી રિસેપ્શન ભાગ માટે રીસીવર ભાગ માટે તે ટ્રાન્સમિશન લાઇન પર નીચા દેખાવાની રાહ જોશે કારણ કે રીસીવર એ જોશે કે જયારે ત્યાં કોઈ કમ્યુનિકેશન ન હોય ત્યારે લાઈન સક્રિય કે ઉંચી હોવી જોઈએ અને જયારે ટ્રાન્સમિશન શરુ થવાનું હોય ત્યારે લાઈન ને નીચે લાવવામાં આવશે તેથી તે સ્ટાર્ટ બીટ સૂચવે છે અને પછી તે આગળની 8 બીટ લંબાઈ પર લાઈન નું મૂલ્ય વાંચશે તેથી આગામી 8 બીટ પુરા થઇ જાય પછી તે દરેક બીટ ટાઈમ માટે તે લાઇન નું સેમ્પલ લેશે તેથી તે સામાન્ય રીતે ડેટા લાઇન પરની સીરીયલ પર ઉપલબ્ધ મૂલ્ય મેળવવા માટે બીટ ટાઈમ ની મધ્યમાં લાઇન નું સેમ્પલ લેશે તેથી તમામ 8 બિટ્સ પ્રાપ્ત થાય તે પછી તે પેરિટી ની ગણતરી કરશે અને તેની સરખામણી બીટ 7 ના કેરેક્ટર ના બીટ 8 સાથે કરશે જે ASCII કોડ છે અને બીટ 8 એ પેરિટી છે તેથી તે પેરીટી ની ગણતરી કરશે અને બીટ 8 સાથે તપાસ કરશે અને જો તેઓ મેળ ખાતા હોય તો તે સારું છે અને જો તે મેળ ન ખાય તો પછી તે તપાસ કરશે અને તે કહેશે કે પ્રાપ્ત થયેલ કેરેક્ટર સાચો નથી અને તેમાં ભૂલ છે તેથી ત્યાં કેટલીક ઉચ્ચ કક્ષાની પ્રવૃત્તિ થવી જોઈએ અને પછી તે સ્ટોપ બિટ્સ ની યોગ્ય સંખ્યાની રાહ જોશે તેથી આપણે તપાસ કરીશું કે બે સ્ટોપ બિટ્સ જો તેના પર સંમત હોય તો માત્ર એક સ્ટોપ બિટ મોકલવામાં આવશે તેથી તે યોગ્ય સંખ્યામાં સ્ટોપ બિટ્સ ની રાહ જોશે અને પછી તે એક કેરેક્ટર નું પ્રસારણ સમાપ્ત કરશે અને ફરીથી આગલા કેરેક્ટર માટે તે બીજા સ્ટાર્ટ બીટ આવવાની રાહ જોશે અને તે આ રીતે આગળ વધશે તેથી સીરીયલ રીસેપ્શન આના જેવું હશે પહેલા આ બીટ D 7 પર તે આ 0 મેળવશે તેથી આ 0 ખસેડવામાં આવશે અને પછી એક્યુમ્યુલેટર કન્ટેન્ટ આ રીતે ખસેડવામાં આવશે તેથી આખરે આપણે મોકલેલ બીટ સ્ટ્રીમ ની પેટર્ન 0 1 0 0 0 0 1 હોય છે તેથી આ બીટ પેટર્ન એક્યુમ્યુલેટર પર દેખાશે તેથી પ્રથમ તેને સ્ટાર્ટ બીટ મળે છે પછી તે આ મેળવશે આ પ્રથમ બીટ D 1 D 0 છે જે પ્રાપ્ત થાય છે અને તે અંતે અહીં આવે છે તેથી શરૂઆતમાં 1 આવ્યો અને પછી આખરે તે 1 સ્થળાંતર થયો તેથી આ 1 અહીં આવી રહ્યું છે તો આ સિરિયલ રિસેપ્શન આ પ્રમાણે થાય છે તેથી તેને સ્ટાર્ટ બીટ માટે ઇનપુટ પોર્ટ ને વાંચવું જોઈએ અને જો સ્ટાર્ટ બીટ ત્યાં ન હોય તો પછી તે લૂપ માં રાહ જોશે અને જો તે હોય તો તે અડધા બીટ સમય માટે રાહ જોશે અને બીટ હજુ પણ ઓછું હોય તો તે તેની રાહ જોશે અને તે તપાસ કરશે કે ક્યારે સ્ટાર્ટ બીટ ઊંચો જાય છે જ્યારે સ્ટાર્ટ બીટ સ્ટાઈલ હેઠળ હોય ત્યારે માત્ર જો તે હજી ઓછું ન હોય તો તેનો અર્થ એ થાય છે કે તે ફ્લિકર હતું તેથી તે ફ્લિકર હતું અને તે સ્વીકારવામાં આવતું નથી અને જો બીટ હજુ પણ નીચું હોય તો તેનો અર્થ એ થાય છે કે તે ખરેખર એક સ્ટાર્ટ સિમ્બોલ સ્ટાર્ટ બીટ છે તેથી સ્ટાર્ટ બીટ કાઉન્ટર સેટ થાય છે અને તે પછી તે બીટ સમયની રાહ જોશે અને ઇનપુટ પોર્ટ અને ડીક્રીમેન્ટ કાઉન્ટર વાંચશે અને જ્યાં સુધી છેલ્લો બીટ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે અને તે રિસીવ થયેલ બિટ્સ માટે ચેક પેરિટી તપાસે છે અને પછી તે ટ્રાન્સમિશન નો અંત હશે